મેગ્નેટીક ફિલ્ડ્સ માટે વેક્ટર પોટેન્શિયલ પહેલાના વ્યાખ્યાનમાં આપણે એમ્પીયરના નિયમ Ampere's law ના ઈન્ટીગ્રલ ફોર્મ વિશે વાત કરી હતી અને સમીકરણ B અથવા B dl0Ienclosed નો ઉપયોગ અમુક સપ્રમાણ પરિસ્થિતિઓમાં ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરવા માટે કરેલ હતો dl0Ienclosed આપણે એ પણ કહ્યું હતું કે એ પ્રશ્ન કર્યો હતો કે શું આપણે મેગ્નેટીક ફિલ્ડ્સ માટે પોટેન્શિયલ ને વ્યાખ્યાયિત કરી શકીએ આ વ્યાખ્યાનમાં આપણે આ પ્રશ્ન પર ધ્યાન કેન્દ્રિત કરીશું યાદ કરો કે ઇલેક્ટ્રીક ફિલ્ડ્સ માટે આપણી પાસે E0 હતું અને આપણે પોટેન્શિયલને વ્યાખ્યાયિત કરવા માટે આનો ઉપયોગ કરીએ કારણકે ગ્રેડિયન્ટ નું કર્લ હંમેશાં શૂન્યની બરાબર હોય છે આ કન્ડિશન ને કારણે E V છે કારણકે આ કર્લ હંમેશાં તમને શૂન્ય આપશે એ જ રીતે હવે આપણે આ મેગ્નેટીક ફિલ્ડના સંદર્ભમાં ઉપયોગ કરીએ આ સમીકરણ કે મેગ્નેટીક ફિલ્ડનું ડાયવર્જન્સ B હંમેશા શૂન્ય હોય છે E0 E V B0 હવે એવું બતાવી શકાય કે વેક્ટર ફિલ્ડના કર્લનું ડાયવર્જન્સ હંમેશાં શૂન્ય હોય છે તેથી B નું ડાયવર્જન્સ B0 સૂચવે છે કે હું BA લખી શકું છું અને તેથી હવે આપણે કહી શકીએ કે B ને અન્ય વેક્ટર ફિલ્ડ A ના કર્લ દ્વારા મેળવી શકાય છે જેને હું વેક્ટર પોટેન્શિયલ કહીશ તો ઇલેક્ટ્રીક ફિલ્ડના કેસમાં આપણી પાસે એક સ્કેલર પોટેન્શિયલ V હતું જેનું થયેલ કાર્ય તરીકે પણ અર્થઘટન કરવામાં આવે છે મેગ્નેટીક ફિલ્ડના કેસમાં વેક્ટર પોટેન્શિયલના કર્લથી મને મેગ્નેટીક ફિલ્ડ મળે છે Divergence of curl0 B0 BA હવે જેમ V ને કોન્સ્ટન્ટ માં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો હતો તેનો અર્થ શું છે તેનો અર્થ એ છે કે મને V અથવા VC સમાન ફિઝીકલ કવાન્ટીટી નું સમાન ઇલેક્ટ્રીક ફિલ્ડ આપે છે B0 BA એ જ રીતે જો મારી પાસે મેગ્નેટીક ફિલ્ડ B A હોય છે ત્યારે હું આને A વત્તા કંઈક અન્ય કવાન્ટીટીના ગ્રેડિયન્ટ તરીકે પણ લખી શકું છું ચાલો આપણે આને r કહીએ તો આ B A r છે કારણકે ગ્રેડિયન્ટનું કર્લ હંમેશાં શૂન્ય હોય છે અને તેથી A ને એક સ્કેલર ફિલ્ડના ગ્રેડિયન્ટની અંદર વ્યાખ્યાયિત કરવામાં આવે છે તો જેમ પોટેન્શિયલ V આર્બિટરી હતું સમયનો સંદર્ભ 0455 કોન્સ્ટન્ટ A પાસે પણ સ્કેલર ફિલ્ડના ગ્રેડિયન્ટ સુધીની આર્બિટરીનેસ હોય છે તો જવાબ સરળ નથી પરંતુ આપણે A ના ડાયમેંશન્સ પરથી કંઈક જાણી શકીએ AB છે અને તેથી AB L છે જ્યા L એ લંબાઈ છે યાદ કરો કે આપણી પાસે qvBF હતું અને તેથી BFqv થશે ચાલો આપણે અહીં તેને બદલીએ પછી મને A ના ડાયમેંશન્સ તરીકે F Lqv મળે છે અને અહીં હું Lvt લખી શકું તેથી qA એ F t નું ડાયમેન્શન ધરાવે છે જયાં F t એ મોમેન્ટમ છે તેથી qA એ મોમેન્ટમનું ડાયમેન્શન ધરાવે છે જો કે તે સીધુ પાર્ટીકલ અથવા કોઈ વસ્તુનું મોમેન્ટમ નથી પરંતુ આપણે જોઈએ કે આ ફક્ત એક ભૂમિકા ભજવશે હવે તેને અહીં જ છોડી દઇએ ચાલો હવે ઉદાહરણો જોઈએ અને કેટલાક ચોક્કસ પ્રોબ્લમ્સ સોલ્વ કરીએ જ્યાં આપણે મેગ્નેટીક વેક્ટર પોટેન્શિયલની ગણતરી કરીએ tmomentum or qAdimension of momentum ઉદાહરણ 1 અહીં હું અનંત લંબાઈનો સીધો કરંટનું વહન કરનાર વાયર લઈશ આ કેસમાં આપણે પહેલાના વ્યાખ્યાનમાં જોયું છે અને આપણે અગાઉ પણ ગણતરી કરી છે કે B ફિલ્ડ એ વર્તુળોમાં આ રીતે ફરતું દેખાય છે અને તેથી હું Bs0I2πs લખી શકું છું જે A ના બરાબર છે કારણકે અહીં સિલીન્ડ્રીકલ સિમેટ્રી છે હું કર્લની વ્યાખ્યાનો ઉપયોગ સિલીન્ડ્રીકલ કોર્ડીનેટસ ના સંદર્ભમાં કરીશ હવે અહીં મારે ફક્ત કોમ્પોનેન્ટ જોઈએ છે તેથી A|As∂z Az∂s થશે અને આપણા કેસમાં આ 0I2πs ના બરાબર થશે આ દર્શાવે છે કે હું As0 અને Az 0I2π ln s લઈ શકું છું તમે તરત જ જોઈ શકો છો કે આ મને B માટે સાચો જવાબ આપે છે હું A0 ને પણ પસંદ કરી શકું છું A|As∂z Az∂s0I2πs As0 Az 0I2π ln s A0 અને તેથી હું આ અનંત લાંબા કરંટ વહન કરતા વાયરના કેસમાં A 02π ln s z લખી શકું છું ઉદાહરણ 2 ચાલો આપણે એક યુનિફોર્મ ફિલ્ડ BB z લઈએ આ રીતે દરેક જગ્યાએ અહીં હું કાર્ટેશિયન કોર્ડીનેટસ નો ઉપયોગ કરી રહ્યો છું તેથી હું આને x y z ∂x∂y∂z અને Ax Ay Azદ્વારા લખી શકું છું અહીં હું ફક્ત z કોમ્પોનેન્ટમાં જ રસ ધરાવું છું તો આ x Az∂y Ay∂z y Ax∂z Az∂x z Ay∂x Ax∂y એ આ કવાન્ટીટીના બરાબર હોવું જોઈએ તેથી હું Ay∂x Ax∂yB થાય એમ ઇચ્છું છું અહીં તમે જોઈ શકો છો કે ત્રણ અલગ સંભાવનાઓ છે હું AyBx2 અને Ax By2 લઇ શકું છું તેથી AB2 y xx y થશે જેને હું Bs2 લખી શકું છું આ એક સંભાવના છે Ay∂x Ax∂yB AyBx2 Ax By2 AB2 y xx y Bs2 બીજી સંભાવના છે કે AyBx છે અને Ax0 છે અહીં Az0 છે અને અહીં પણ Az0 થશે તેથી મારી પાસે AB x y છે અથવા ત્રીજી સંભાવનામાં Ay0 Ax By અને Az0 છે તેથી A B y x થશે આ ત્રણેય સંભાવનાઓ મને B માટે સમાન જવાબ આપે છે જેમ મેં પહેલા કહ્યું એમ કે આ બધા એવી કવાન્ટીટીઝ દ્વારા અલગ પડશે જે એક અથવા બીજી કવાન્ટીટીના ગ્રેડીયન્ટ હોય Second possibility AyBx Ax0 Az0 ∴ AB x y Third possibility Ay0 Ax By Az0 ∴ A B y x ચાલો હવે બે વિશિષ્ટ કેસ જોઈએ મારી પાસે A1 By2 xBx2 y છે અને મારી પાસે A2 B y x છે ચાલો આનો તફાવત લઈએ તો A1 A2By2 xBx2 y છે અને તમે આ સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે તે ના બરાબર છે તેથી તમે બતાવ્યું કે બે વેક્ટર પોટેન્શિયલ વચ્ચેનો તફાવત એ સ્કેલર ફિલ્ડના ગ્રેડિયન્ટની બરાબર છે A1 By2 xBx2 y A2 B y x A1 A2By2 xBx2 y ત્રીજા ઉદાહરણમાં ચાલો આપણે કરંટ કેરિંગ શીટ માટે વેક્ટર પોટેન્શિયલની ગણતરી કરીએ જ્યા સરફેસ કરંટ Kk y છે ચાલો હું આ કરંટ કેરિંગ શીટ માટે તમને યાદ કરાવું કે આગળના વ્યાખ્યાનમાં X આ દિશામાં હતો Y એ શીટની દિશામાં હતો અને Z ઉપરની દિશામાં હતો અને મેગ્નેટીક ફિલ્ડ B0 K2 x અથવા 0 K2 x તરીકે આપવામાં આવ્યું હતું તો ચાલો આપણે આના માટે A ની ગણતરી કરીએ z0 માટે A0 K2 x છે x કોમ્પોનેન્ટ એ Az∂y Ay∂zછે તેથી હું લખી શકું છું કે Az0 K y2 છે અને Ay0 છે અથવા અન્ય કોઈ સંયોજન છે જે મને આ જવાબ આપે છે જો તમે ફરીથી જુદા જુદા A ની વચ્ચેના તફાવતની ગણતરી કરો તો તે ચોક્કસ સ્કેલર ફિલ્ડના ગ્રેડિયન્ટની બરાબર આવશે